R માં કે મીન્સ અલ્ગોરિધમ વિષયના આ લેકચરમાં આપનું સ્વાગત છે પાછલા લેક્ચર્સમાં પ્રોફેસર રઘુએ આ કે મીન્સ ક્લસ્ટરીંગ અલ્ગોરિધમ અને આ કે મીન્સ અલ્ગોરિધમ કાર્ય કેવી રીતે કરે છે તેની ગાણિતિક વિગતો વિશે ટૂંકી રજૂઆત કરી હતી આ લેકચરમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે તમને એક કેસ સ્ટડી સાથે પરિચય આપવાનું છે કે જેનો અર્થ એ છે કે કે મીન્સ એલ્ગોરિધમ R માં કેવી રીતે ઈમ્પલીમેન્ટ કરી શકાય છે તે સમજાવવા માટે આપણે તેને એક સાધન તરીકે ઉપયોગ કરીએ છીએ પહેલા કેસ સ્ટડીના સમસ્યાના વાક્યથી શરૂઆત કર્યા બાદ R નો ઉપયોગ કરીને કેસ સ્ટડી કેવી રીતે હલ કરવી તે જોઈશું ઉકેલ પદ્ધતિના ભાગ રૂપે આપણે ડોટ સીએસવી ફાઇલમાંથી ડેટા કેવી રીતે વાંચવો પહેલાથી વાંચેલા ડેટાને કેવી રીતે સમજવું કે જે તમારી R ની વર્કસ્પેસ માં છે આ કે મીન્સ ફંક્શન વિશેની વિગતો અને આ કે મીન્સ ફંક્શન દ્વારા આપવામાં આવેલા પરિણામનું કેવી રીતે અર્થઘટન કરવું તે જોઈશું ચાલો પહેલા કેસ સ્ટડી જોઈએ આપણી પાસે આ કેસ સ્ટડી ક્લસ્ટરીંગ ઓફ ટ્રીપ્સ તરીકે છે જ્યારે તમે સમસ્યાનું વાક્ય જોશો ત્યારે કારણ સ્પષ્ટ થઈ જશે ચાલો કેસ સ્ટડીના સમસ્યાનું વાક્ય જોઈએ એક ઉબેર કેબ ડ્રાઈવર એક અઠવાડિયામાં 91 ટ્રિપ્સમાં ભાગ લે છે તેની પાસે કારમાં સુવિધા છે જે દરેક ટ્રિપ માટે નીચેના પરિમાણો પર સતત નજર રાખે છે જેમ કે ટ્રિપ લેન્થ મહત્તમ ગતિ વારંવાર ગતિ ટ્રીપનો સમયગાળો બ્રેક્સનો ઉપયોગ કેટલો સમય થાય છે આઈડલિંગનિષ્ક્રિય સમય અને હોર્ન કેટલી વાર વાગે તે સંખ્યા ઉબેર આ ટ્રિપ્સને અમુક બીઝનીસ યોજના માટે ટ્રિપ્સ દરમિયાન એકત્રિત વિગતોના આધારે કેટલાંક કેટેગરીમાં ગ્રુપ બનાવવા માગે છે આ કાર્ય કરવા માટે તેઓએ મિસ્ટર સેમ નામના ડેટા સાયન્ટીસ્ટની સલાહ લીધી છે અને ટ્રિપ્સની વિગતો તેમને ડોટ સીએસવી csv ફોર્મેટમાં ફાઇલ ટ્રીપ ડિટેલ્સ ડોટ સીએસવીtripDetails csv સાથે આપી છે આ એક સમસ્યાનું વાક્ય છે ચાલો જોઈએ કે R નો ઉપયોગ કરીને આ કેસ સ્ટડીને કેવી રીતે હલ કરી શકાય તેથી આ કેસ સ્ટડીને હલ કરવા માટે પહેલા આપણે R સ્ટુડિયો વર્ક સ્પેસ ગોઠવવાની જરૂર છે તમારે તે ફાઇલની નકલ કરવાની જરૂર છે કે જે અમે તમારી સાથે વર્કિંગ ડિરેક્ટરીમાં શેર કરી છે અને વર્કસ્પેસમાં વેરીએબલ ક્લીન કરવાની જરૂર છે તમે વર્કિંગ ડિરેક્ટરીને સેટ વર્કિંગ ડિરેક્ટરી આદેશનો ઉપયોગ કરીને સેટ કરી શકો છો અને તમે તે ડિરેક્ટરીનો પાથ પાસ કરી શકો છો જેમાં આ ડેટા ફાઇલ ડિરેક્ટરી ફંક્શનની આર્ગ્યુમેન્ટ તરીકે સમાવેશ છે અથવા તમે જીયુઆઈ નો ઉપયોગ કરી શકો છો જેમ કે આપણે વર્કિંગ ડિરેક્ટરીને સેટ કરવા માટે R મોડ્યુલમાં બતાવ્યું છે અને આ આદેશ અહીં વર્કસ્પેસમાં રહેલા બધા વેરીએબલ્સ ને દૂર કરે છે અને R એન્વાયરમેન્ટને ક્લીન કરે છે તમે એન્વાયરમેન્ટમાંથી બધા વેરીએબલ્સ ને ક્લીન કરવા માટે બ્રશ બટનનો બહુ સારી રીતે ઉપયોગ કરી શકો છો આગળનું પગલું આપેલ ફાઇલમાંથી ડેટા વાંચવાનું છે અને આ કેસ સ્ટડી માટેનો ડેટા ટ્રીપ ડીટેલ્સ ડોટ સીએસવીtripDetails csv સાથેની ફાઇલમાં આપવામાં આવે છે જો તમે નોંધ્યું છે કે આ ફાઇલનું એક્સ્ટેંશન ડોટ સીએસવી csv છે જેનો અર્થ છે કે અલ્પવિરામથી વિભાજિત વેલ્યુ ફાઇલ કોઈ ડોટ સીએસવી ફાઇલમાંથી ડેટા વાંચવા માટે R માં આપણે રીડ ડોટ સીએસવીread csv ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ ચાલો જોઈએ કે રીડ ડોટ સીએસવીread csv ફંક્શન ઇનપુટ આર્ગ્યુમેન્ટ તરીકે શું લે છે અને તે આપણને આઉટપુટ શું આપે છે રીડ ડોટ સીએસવીread csv ટેબલ ફોર્મેટમાં ફાઇલ વાંચે છે અને તેમાંથી ડેટા ફ્રેમ બનાવે છે રીડ ડોટ સીએસવીread csv ની સિન્ટેક્સ નીચે મુજબ છે રીડ ડોટ સીએસવીread csv તે બે આર્ગ્યુમેન્ટ લે છે પ્રથમ આર્ગ્યુમેન્ટ ફાઇલનું નામ છે અને બીજી આર્ગ્યુમેન્ટ એ રો ના નામ છે જે આપણે જોઈશું કે આ બંને આર્ગ્યુમેન્ટ શું છે ફાઇલ એ ફાઇલનું નામ છે કે જેમાંથી ડેટા વાંચવાનો છે રો નેમ્સ એ રો ના નામોનો વેક્ટર છે આ જે વાસ્તવિક રો ના નામ આપતો વેક્ટર એક નંબર હોઈ શકે છે જે ઉલ્લેખ કરે છે કે ટેબલની કોલમમાં આ રો નાં નામ છે તેથી અનિવાર્યપણે સિન્ટેક્સ છે રીડ ડોટ સીએસવીread csv ફાઇલનું નામ અને જો તમારી પાસે એક કોલમ હોય જે રો ના નામો બતાવે તો તમે તે ચોક્કસ કોલમ ને રો ના નામો તરીકે આપી શકો છો આ સ્થિતિમાં આપણી પાસે રો અનુકમણિકા તરીકેની પ્રથમ કોલમ છે તે જ કારણ છે કે આપણે આ રો ડોટ નેમ્સrow names ને 1 તરીકે આપ્યું છે ચાલો જોઈએ કે ટ્રીપ ડિટેઈલ્સ ડોટ સીએસવીtripDetails csv માંથી કોઈ ડેટા કેવી રીતે વાંચી શકાય આ ટ્રીપ ડિટેઈલ્સ ડોટ સીએસવીtripDetails csv માંથી ડેટા નીચે આપેલ આદેશ અહીં ચલાવીને વાંચી શકાય છે હું રીડ ડોટ સીએસવીread csv આદેશનો ઉપયોગ કરી રહ્યો છું અને હું ટ્રીપ ડિટેઈલ્સ ડોટ સીએસવીtripDetails csv પરથી ડેટા વાંચવાનો પ્રયાસ કરી રહ્યો છું અને મને ખબર છે કે સીએસવી ફાઇલની પ્રથમ કોલમમાં મારી પાસે રો ના નામો છે તેથી મેં રો ડોટ નેમ્સrow names ને 1 તરીકે બતાવ્યા છે અને આ તે ફાઇલ નામ છે જેમાંથી હું ડેટા વાંચવા માંગુ છું અને આ ડેટા વાંચો જે રીડ ડોટ સીએસવીમાંથી વાંચવામાં આવે છે તે ઓબ્જેક્ટ ને ટ્રિપ ડિટેલ્સ કહે છે રીડ ડોટ સીએસવીread csv ની હેલ્પમાં જણાવ્યા મુજબ તે આ ટેબલ્યુલર ફોર્મેટમાંથી ડેટા વાંચે છે અને ઓબ્જેક્ટ કે જેને ટ્રીપ ડિટેઈલ્સ કહે છે જે ડેટા ફ્રેમ જેવું છે તેને આપવામાં આવે છે એકવાર તમે તમારા ડેટાને તમારા R એન્વાયરમેન્ટ પર મેળવી શકો છો પછી તમે વ્યૂ ફંક્શનનો ઉપયોગ કરીને ડેટા ફ્રેમ જોઈ શકો છો નોંધ લો કે આ કેપિટલ V છે અને એકવાર તમે આ આદેશ ચલાવો તે તમારી એડિટર વિંડોમાં એક ટેબલ કોલમને પોપ અપ કરશે જે ડેટા ફ્રેમમાં વેરીએબલ અને ડેટા ફ્રેમમાં એન્ટ્રીઓની સંખ્યા બતાવે છે આ સ્થિતિમાં આપણી પાસે 7 વેરીએબલ છે અને 91 જેટલી એન્ટ્રીઝ છે એકવાર તમારી વર્કસ્પેસ લોડ થઈ જાય તે પછી તમે ડેટા ફ્રેમ જોઈ શકો છો તેથી તેને ખૂબ સ્પષ્ટ કરવા માટે આપણી પાસે આ 7 વેરીએબલ છે અને આ ડેટા ફ્રેમમાં 91 અવલોકનો છે અને 7 વેરીએબલ trip length maximum speed most frequent speed trip duration brakes idling time અને honking દરેક ટ્રીપ માટે નોંધવામાં આવે છે હવે આપણે જોયું કે ડેટા ફ્રેમ કેવી દેખાય છે હવે તે જોવાનું છે કે ડેટા ફ્રેમમાં ઉપલબ્ધ દરેક વેરિયેબલના ડેટા પ્રકાર શું છે કોઈ તે કરી શકે તે રીતે શું છે તે કરવા માટે કોઈએ સ્ટ્રક્ચર ફંક્શનનો ઉપયોગ કરવો પડશે સ્ટ્રક્ચર ફંક્શન એ R ઓબ્જેક્ટ ની આંતરિક રચનાને સચોટપણે દર્શાવે છે સ્ટ્રક્ચર ફંક્શનની સિન્ટેક્સ નીચે મુજબ છે સ્ટ્રક્ચર અને આર્ગ્યુમેન્ટ R ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ કોઈ પણ R ઓબ્જેક્ટ છે જેના વિશે તમે થોડી માહિતી મેળવવા માંગો છો હવે ચાલો ડેટા ફ્રેમની રચના જોઈએ જે આપણે ટ્રીપ ડિટેઈલ્સ ડોટ સીએસવીtripDetails csv માંથી લીધી છે આપણે ટ્રીપ ડિટેલ્સ ડોટ સીએસવીtripDetails csv માંથી જે ડેટા ફ્રેમ લીધી છે તે ટ્રીપ ડિટેલ્સ છે અને હું આ સ્ટ્રક્ચર ફંક્શનની આર્ગ્યુમેન્ટ રૂપે ડેટા ફ્રેમ પસાર કરું છું જ્યારે હું આ આદેશને એક્ઝિક્યુટ કરું છું ત્યારે તે બતાવશે કે ટ્રિપ ડીટેલ્સ એ એક ડેટા ફ્રેમ છે જેમાં 7 વેરીએબલના 91 અવલોકનો હોય છે અને 7 વેરીએબલ trip length maximum speed most frequent speed અને વગેરે છે અને તે અનુરૂપ આ વેરીએબલ નો ડેટા પ્રકાર શું છે તે કહે છે જો તમે નોંધી શકો છો તો તે બધા પૂર્ણાંક પ્રકારનાં ડેટા વેરિયેબલ્સ છે આને ધ્યાનમાં રાખો કારણ કે કે મીન્સk મીન્સ ડેટા મેટ્રિક્સમાંના બધા વેરીએબલને આંકડાકીય વેરીએબલ અથવા પૂર્ણાંક વેરીએબલ તરીકે ઇચ્છે છે જેમ આપણે આગળ જઈશું ને આપણે જોશું કે મીન્સ ફંક્શન વિશે ચર્ચા કરીશું હવે સ્ટ્રક્ચર તમને ઓબ્જેક્ટ અને વેરિયેબલ્સનો પ્રકાર આપે છે જે ઓબ્જેક્ટ અને તેના ડેટા પ્રકારો માં હોય છે ત્યાં એક બીજો આદેશ જે સમ્મરી છે જે તમને આંકડાકીય વેરીએબલ ની 5 પોઇન્ટ સમ્મરી આપે છે આ ફંક્શન સમ્મરી છે સમ્મરી ફંક્શન એ એક જેનરિક ફંક્શન છે જેનો ઉપયોગ વિવિધ મોડેલોના પરિણામોના સારાંશ અને સંખ્યાત્મક R ઓબ્જેક્ટ ના 5 પોઇન્ટ સમ્મરી બનાવવા માટે થાય છે સમ્મરી ફંક્શન માટે સિન્ટેક્સ નીચે મુજબ છે સમ્મરી ફંક્શન એક આર્ગ્યુમેન્ટ લે છે જે R ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ ફરીથી કોઈ R ઓબ્જેક્ટ છે જેના વિશે તમે કેટલીક માહિતી જાણવા માંગો છો ચાલો આપણા ડેટા ફ્રેમ ટ્રીપ ડિટેઈલ્સ માટે સારાંશ જોઈએ જ્યારે તમે તમારા ડેટા ફ્રેમ ટ્રીપ ડિટેઈલ્સ પર સમ્મરી આદેશ ચલાવો છો ત્યારે તે તમને તમારા ડેટા ફ્રેમના બધા 7 વેરીએબલ માટે 5 પોઈન્ટ સમ્મરી આપશે હવે ચાલો ડેટા ફ્રેમ પર કે મીન્સ ક્લસ્ટરીંગના ઈમ્પ્લીમેન્ટેશનના આપણા પ્રાથમિક કાર્યને જોઈએ તેથી આપણને આ ડેટા ટ્રીપ ડિટેઈલ્સનો સેટ આપવામાં આવ્યો છે અને આપણે ટ્રિપ્સને ક્લસ્ટર્સ માં અલગ કરવી પડશે આપણે કે મીન્સ ક્લસ્ટરીંગ એલ્ગોરિધમ દ્વારા જવાબ શોધી રહ્યા છીએ જો તમે ડેટામાં જોયું હોત તો ટ્રિપ્સને શોર્ટ ટ્રીપ લોંગ ટ્રીપ વગેરે લેબલ આપવામાં આવતું નથી આનો અર્થ એ છે કે આપણી પાસે જે ડેટા છે તે લેબલ વિનાનો ડેટા છે અને જ્યારે કોઈ આ લેબલ વિનાના ડેટામાંથી શીખવા માંગે છે ત્યારે કોઈએ અનસુપરવાઇઝડ લર્નિંગ તકનીક તરફ જવું પડશે કે મીન્સ અનસુપરવાઇઝડ લર્નિંગ તકનીક માંની એક છે અને R માં આ કે મીન્સ ક્લસ્ટરીંગ ને આ કે મીન્સ ફંક્શનનો ઉપયોગ કરીને ઈમ્પલીમેન્ટ કરી શકાય છે ચાલો જોઈએ કે આ કે મીન્સ ફંક્શન ઇનપુટ આર્ગ્યુમેન્ટ તરીકે શું લે છે અને તે શું પાછું આપે છે કે મીન્સ ઘણા ઇનપુટ આર્ગ્યુમેન્ટ લે છે મેં અહીં અગત્યની કેટલીક આર્ગ્યુમેન્ટ આપી છે x એટલે ડેટાના આંકડાકીય મેટ્રિક્સ અથવા ઓબ્જેક્ટ કે જે કોઈ મેટ્રિક્સ પર દબાણ કરી શકે છે અને આ સેન્ટરસ આપણે કાં તો આ ડેટામાંથી બનાવવા માંગતા ક્લસ્ટરોની સંખ્યા આપી શકીએ છીએ અથવા તમે પ્રારંભિક ક્લસ્ટર સેન્ટરસ સેટ આપી શકો છો તેથી જો તમે આ K ને કોઈ સંખ્યા તરીકે સ્પષ્ટ કરો ચાલો આપણે 3 ક્લસ્ટર કહીએ તે શું કરે છે તે પ્રારંભિક સેન્ટર તરીકે આ આંકડાકીય મેટ્રિક્સ x માં અલગ પંક્તિઓ નો રેન્ડમ સમૂહ પસંદ કરશે અને જેમ તમે જાણો છો કે મીન્સ એ એક ઈટરેટીવ એલ્ગોરિધમ છે તમે આ મહત્તમ આર્ગ્યુમેન્ટનો ઉપયોગ કરીને મહત્તમ ઈટરેશન મર્યાદા ગોઠવી શકો છો કે મીન્સ ક્લસ્ટરીંગ અલ્ગોરિધમનો આધાર પ્રારંભિક ક્લસ્ટર સેન્ટરસ પર છે અહીં આ વિકલ્પ એનસ્ટાર્ટ તમને સ્પષ્ટ કરવા માટે મદદ કરશે કે વિવિધ ક્લસ્ટર સેન્ટરો ના કેટલા સેટનો ઉપયોગ મોડેલ લઇ આવવા માટે કરવો પડશે અને અંતે આઉટપુટ આર્ગ્યુમેન્ટ એ ઓબ્જેક્ટ છે જે R ઓબ્જેક્ટ આપે છે જે વર્ગ K મીન્સ છે જે મૂળભૂત રીતે ફંકશનનું પરિણામ છે જે અહીં બતાવ્યા પ્રમાણે આપણી પાસે અહીં છે જ્યારે તમે આ આદેશને ચલાવો છો ત્યારે તે ડેટા મેટ્રિક્સ લેશે અને તે આ ડેટામાંથી તમે કેટલા ક્લસ્ટરો બનાવવા માંગો છો તે સંખ્યા લેશે અને તમને કે મીન્સ R ઓબ્જેક્ટ પરત આપે છે ચાલો હવે આપણે આપણા ડેટા પર આ કે મીન્સ અલ્ગોરિધમને ઈમ્પલીમેન્ટ કરીએ આ એ છે જે આપણે જરૂરી કરી રહ્યા છીએ આપણે કે મીન્સ નો ઉપયોગ કરીને આપણા ડેટાને ક્લસ્ટર કરી રહ્યા છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે આ કે મીન્સ આઉટપુટ તરીકે આપેલી વિગતો શું છે આ આદેશ અહીં આ ડેટા ફ્રેમ ટ્રિપ ડીટેલ્સ ની વિગતો લે છે અને આ આર્ગ્યુમેન્ટ અહીં સ્પષ્ટ કરે છે કે હું ડેટાને 3 ક્લસ્ટરમાં વિભાજીત માંગું છું જ્યારે હું આ આદેશને એક્ઝિક્યુટ કરું છું ત્યારે તે ડેટાને 3 ક્લસ્ટરમાં વિભાજીત કરશે અને તે પરિણામ ટ્રિપ ક્લસ્ટર R ઓબ્જેક્ટ તરીકે આપી દેશે જે જરૂરી લિસ્ટ છે ચાલો જોઈએ કે આ ટ્રિપ ક્લસ્ટરમાં કઈ માહિતી છે ટ્રિપ ક્લસ્ટરમાં નીચેની માહિતી છે પ્રથમ લાઇન તમને આવશ્યક રૂપે તે ડેટાને 3 ક્લસ્ટર માં વિભાજીત કરી છે જે 46 16 અને 30 સાઈઝના છે અને જો તમે આનો સરવાળો કરો છો તો તમે તમારા ડેટા ફ્રેમમાં તમારી પંક્તિઓ કુલ સંખ્યા સુધી પહોચી શકો છો જે તમે ચકાસી શકો છો કે 91 છે અને દરેક વેરીએબલ માટે તે ક્લસ્ટર ના મધ્યો આપશે તેથી કારણ કે તમે સંપૂર્ણ ડેટાને 3 ક્લસ્ટરોમાં વહેંચવા માંગતા હતા પ્રથમ રો એ ક્લસ્ટર એક માહિતી છે જ્યાં ટ્રિપ લેન્થ નું મધ્ય 19 9 છે અને મહત્તમ ગતિનું મધ્ય 48 21 અને વગેરે એ જ રીતે 2 અને 3 લાઈન ક્લસ્ટર વિશેની માહિતી રજૂ કરે છે તેથી આ ક્લસ્ટરના મધ્ય માંથી કોઈ શું અનુમાન કરી શકે તમે ખરેખર ઉદાહરણ તરીકે જોઈ શકો છો સરેરાશ ટ્રીપ લેન્થ 19 9 છે હું ખરેખર કહી શકું છું કે આ સૌથી શોર્ટ ટ્રીપ છે અને મીન ટ્રીપ લેન્થ 174 છે હું આને લોંગ ટ્રીપ તરીકે ગણું છું તેથી આ માહિતી આવશ્યકપણે તે લોકોની મદદ કરી શકે છે જેઓ આ વિશ્લેષણ કરવા માંગતા હોય અને પછી તેઓ તેની સમસ્યા ના આધારે આ ક્લસ્ટરોને અર્થપૂર્ણ માહિતીમાં વર્ગીકૃત કરશે હવે પછી માહિતીનું સાધન કે જે ટ્રીપ ક્લસ્ટર સમાવે છે તે કહેશે કે 91 પંક્તિઓ માં દરેક રો શું છે ઉદાહરણ તરીકે અહીં પ્રથમ એલિમેન્ટ જુઓ જેનો અર્થ છે કે પ્રથમ રો ક્લસ્ટર 2 ની છે અને બીજો એલિમેન્ટ ક્લસ્ટર 3 નો છે કુલ મીન્સ ક્લસ્ટર 2 નો છે અને તેથી તે દરેક રો ને આ ક્લસ્ટરમાંથી એકમાં ઓળખશે અને જેમ તમે જાણો છો કે k મીન્સ એ એક હાર્ડ ક્લસ્ટરીંગ એલ્ગોરિધમ છે જેનો અર્થ છે કે દરેક પોઈન્ટ કોઈ પણ ક્લસ્ટરclustersને આપવો પડે છે અને કોઈ બે ક્લસ્ટરો માં સમાન ડેટા પોઇન્ટ હોતો નથી નહીં તો તમારી પાસે 2 ક્લસ્ટરો સાથે જોડાયેલ એક ડેટા પોઇન્ટ હોઈ શકતો નથી આ ટ્રિપ ક્લસ્ટરમાં કેટલીક વધુ માહિતી છે જે ક્લસ્ટર્સના સમ ઓફ સ્કેવરસ તરીકે જાણીતી છે અને જો તમે જુઓ કે આમાં 3 એલીમેન્ટ્સ છે આનો અર્થ એ કે આ દરેક ક્લસ્ટરોમાં કેટલી અલગતા છે જે તે ક્લસ્ટરના સમ ઓફ સ્કેવરસ ઉપયોગ કરે છે જેટલી અલગતા ઓછી તેટલા ક્લસ્ટર સારા અને તે એપણ આપે છે કે અન્ય ઘટકો શું છે જે તમે ટ્રિપ ક્લસ્ટરોમાંથી જોઈ શકો છો અનિવાર્યપણે જ્યારે તમે k મીન્સ એલ્ગોરિધમ બનાવો ત્યારે તે તમને નીચેની માહિતી આપશે તેણે કેટલા ક્લસ્ટરો બનાવ્યાં છે અને આ ક્લસ્ટરોમાં કેટલા ડેટા પોઇન્ટ છે અને આ દરેક ક્લસ્ટરોનો મીન્સ શું છે અને દરેક પોઇન્ટ કેવી રીતે 3 ક્લસ્ટરોમાંથી 1 માં વર્ગીકૃત કરવામાં આવે છે કે જે તમે બનાવવા માંગો છો અને અન્ય માહિતી તેથી આ કે મીન્સ અલ્ગોરિધમ સાથે સૌથી મોટી સમસ્યા એ નક્કી કરવાનું છે કે કેટલા ક્લસ્ટરસ આપવાના છે તેથી એક પદ્ધતિ છે જેને એલ્બો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે જે ક્લસ્ટરોની મહત્તમ સંખ્યાની ગણતરી કરવામાં મદદ કરી શકે છે કે તે માટે તમારે બધા એ જે કરવું પડશે એ છે કે તમારે ફક્ત એક ફોર લૂપ લખવી પડશે જે ઘણાં બધાં k મીન્સ એલ્ગોરિધમ્સ કરે અને મેટ્રિક્સ મેળવો છો જે સમ ઓફ સ્કેવર માં રહેલો હોય અને જયારે તમે આને સમ ઓફ સ્કેવર ની અંદર ક્લસ્ટર ની સંખ્યા સાથે પ્લોટ કરશો તો તમે મેળવશો કે સમ ઓફ સ્કેવરના મૂલ્ય માં ઘટાડો ઓછો છે જયારે તમે જુઓ ને કહો કે આ ક્લસ્ટરોની શ્રેષ્ઠ સંખ્યા છે જેમાં તમારો ડેટા વિભાજિત કરવો પડશે ચાલો આ કોડ લાઈન પછી લાઈન સમજાવીએ હું કે મેક્સ માટે દસનું મૂલ્ય આપું છું અને હું મેમરીને આપવાનો છું તેથી આ સંખ્યામાં ઘણા ક્લસ્ટરો છે અને હું આ માટે ઘણી વખત ના નું પુનરાવર્તન કરું છું આ સમ ઓફ સ્કેવર મૂલ્યની અંદર છે અનિવાર્યપણે હું નાNA સાથે એક વેક્ટર બનાવી રહ્યો છું જેની સાઈઝ 10 બાય 1 છે અને ક્લસ્ટર્સની સંખ્યા માટે હું એમ્પ્ટી લિસ્ટમાં શરૂઆત કરું છું આ ફોર લૂપ 1 થી લઇ ને મહત્તમ ક્લસ્ટર ની સંખ્યા કે જે અહીંયા 10 છે ત્યાં સુધી ચાલશે અને i ના દરેક મૂલ્ય માટે આ k મીન્સ એલ્ગોરિધમને ઈમ્પ્લીમેન્ટ કરવામાં આવે છે ઓબ્જેક્ટસ આ ડ્રાઇવ ક્લાસોમાં સંગ્રહિત કરવામાં આવી રહ્યા છે અને ડ્રાઇવ ક્લાસીસમાં કુલ સમ ઓફ સ્કેવર અંતર i ના આ wss માં આપવામાં આવ્યો છે અને ક્લસ્ટરની સાઈઝ લિસ્ટના તે ઘટકોમાં આપવામાં આવે છે જે તમે બનાવેલ છે તેથી એકવાર આ લૂપ એક્ઝેક્યુટ થાય પછી તમને તે એરરના સરવાળામાં નો એક વેક્ટર અને ક્લસ્ટરોની સંખ્યાની લિસ્ટ મળશે હવે આપણે પ્લોટ કરી શકીએ કે એક્સ અક્ષમાં ક્લસ્ટરોની સંખ્યા સાથે અને y અક્ષમાં સમ ઓફ સ્કેવર મૂલ્યની સંખ્યા સાથે અને type b બંને લાઈન દર્શાવે છે અને પોઈન્ટ્સ ત્યાં હોવા જોઈએ અને pch 19 એ સિમ્બોલનો ઉલ્લેખ કરે છે જેનો પ્લોટ સાથે ઉપયોગ કરવો પડશે અને એક્સ લેબ અને વાય લેબ નો સામાન્ય અર્થ એક્સ લેબલ અને વાય લેબલ છે ચાલો આપણે પ્લોટ જોઈએ તો આ એક્સ અક્ષ છે જે ક્લસ્ટરોની સંખ્યા છે જે 0 થી 10 સુધી બદલાય છે કારણ કે આપણી પાસેના ક્લસ્ટરોની મહત્તમ સંખ્યા 0 થી 10 છે અને આ વાય અક્ષ ટ્રીપના સંદર્ભમાં સમ ઓફ સ્કેવરની અંદર છે અને જો તમે આ જોઈ શકો તો સમ ઓફ સ્કેવર અચાનક ઘટે છે જ્યારે 1 ક્લસ્ટરથી 2 ક્લસ્ટરોમાં અને 2 ક્લસ્ટરોથી 3 ક્લસ્ટરોમાં સ્થળાંતર થયું અને ત્યારે સમ ઓફ સ્કેવરમાં આ કુલ ઘટાડો પહેલા ની સસરખામણી કરતાં એટલો વધારે નથી આ જ કારણ છે કે હું આ ક્લસ્ટરોની ઓપ્ટિમલ સંખ્યા તરીકે K 3 પસંદ કરી શકું છું સારાંશમાં આપણે જોયું કે k મીન્સ એલ્ગોરિધમ એ એક અનસુપરવાઇઝડ લર્નિગ એલ્ગોરિધમ છે તેનો અર્થ એ કે આપણી પાસે ડેટા છે જેનું લેબલ નથી આ કેસોમાં આપણે એક અનસુપરવાઇઝડ અલ્ગોરીધમ વાપરવો પડશે આપણે આ કેસ માં કે મીન્સ અલ્ગોરીધમ વાપર્યું છે અને આપણે જોયું કે કે મીન્સ અલ્ગોરીધમને R માં કેવી રીતે ઈમ્પલીમેન્ટ કરવું અને આ કે મીન્સ માટેના ક્લસ્ટરોની ઓપ્ટિમલ સંખ્યા શોધવા માટે એક પદ્ધતિ જોઈ કે જે એલ્બો પદ્ધતિ છે